સોર્સ ઇમ્યુલેશન ખૂબ મહત્વનું છે જ્યારે તમે પીવી સંસાધનોથી સંબંધિત સર્કિટ્સ સાથે પ્રાયોગિક કાર્ય કરી રહ્યા હોવ અથવા ડિઝાઇન કાર્ય પણ કરી રહ્યા હો ત્યારે તમારી પાસે એક સ્રોત હોવું જરૂરી છે જે સ્થિર અને દિવસના બધા સમય માટે ઉપલબ્ધ હોય જેથી તમે તમારા સર્કિટનું પરીક્ષણ કરી શકો તમે તમારા પ્રયોગો કરી શકો અને તે ન હોવું જોઈએ ઇન્સ્યુલેશન સાથે ભિન્ન હોવું જોઈએ સૂર્યપ્રકાશ વાદળો વરસાદ અને તમારી સર્કિટ કાર્ય કરવા માટે તે બધી વસ્તુઓ પર આધારિત હોવું જોઈએ તેથી જો તમારે તમારા પ્રયોગો અને સર્કિટ અને ડિઝાઇન કરવી હોય તો દિવસની કોઈપણ સમયે જરૂર પડે ત્યારે સ્થિર સ્રોત હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પીવી સ્રોતની આદર સાથે તેથી અમે આ સમસ્યા તરફ ધ્યાન આપીશું અને ત્યારબાદ પી સ્રોતનું શક્ય તેટલું ઉત્તમ અનુકરણ કરનાર સ્રોત સાથે કામ કરવા માટે તે લેબને શોધીશું અમે થોડા સર્કિટ ઉદાહરણો સાથે દર્શાવવાનો પ્રયત્ન કરીશું અને જુઓ કે તમે તેને કેવી રીતે બનાવી શકો છો પ્રકાશ સ્રોતનો ઉપયોગ કરવો એ સૌથી સરળ અને શ્રેષ્ઠ રીત છે તો ચાલો લઈએ ઉદાહરણ તરીકે પીવી પેનલ હવે હું આને પીવી પેનલ અથવા પીવી મોડ્યુલ્સ તરીકે ધ્યાનમાં લઈશ અને આ પીવી મોડ્યુલમાં તેનામાંથી બે વાયર નીકળ્યા છે માર્ક પ્લસ અને બાદબાકી જેની ઉપર તમે લોડને કનેક્ટ કરો છો હવે આ પીવી મોડ્યુલને પાવર પહોંચાડવા માટે પ્રકાશથી ઉત્સાહિત થવું પડશે અને તેથી આપણે આના જેવું કોઈ પ્રકારનું બિડાણ બંધ રાખવાની જરૂર છે અને આ બંધ બલ્બ્સને મકાન બનાવી રહ્યું છે તેથી આ બિડાણ છે આ ચાહક છે કે જેથી જ્યારે બલ્બ ગરમ થાય ત્યારે તમારે ગરમ હવાને દૂર કરવાની જરૂર છે અને આ બિડાણ ખરેખર 230 વોલ્ટથી મેળવેલી શક્તિનો અર્થ છે અને આ તે બલ્બ છે જે તમે અહીં જુઓ છો અને આ બલ્બ્સને ઉત્સાહિત કરવામાં આવે છે પીવી મોડ્યુલ પર પ્રકાશ ફેંકી દો જેથી તે શક્તિ પ્રદાન કરી શકે તમે પીવી મોડ્યુલ પર પડેલા પ્રકાશની માત્રાને તીવ્રતા અને સ્વિચ કરેલા બલ્બની સંખ્યાને નિયંત્રિત કરી શકો છો તેથી આ લાઇટ બલ્બ એ બલ્બ છે જે તમે પસંદ કરી શકો છો જેમાં શક્ય તેટલું સૂર્યપ્રકાશની નજીક સ્પેક્ટ્રમ છે હવે દરેક બલ્બ અથવા બલ્બ્સના ક્લસ્ટરમાં આ ફેશનમાં મેન્યુઅલ સ્વીચો જોડાયેલા હોઈ શકે છે જેમ કે ફક્ત તે જ ચોક્કસ બલ્બ્સ ઉત્સાહિત થાય છે અને આ ફેશનમાં પીવી પેનલના ટર્મિનલ્સમાં લોડ જોડાયેલ છે અને લોડ R0 વાહન ચલાવવા માટે તમને જોઈતું હોય છે વાહન ચલાવવું હવે આ એક ખૂબ સહેલો પીવી સ્રોત છે પરંતુ કમનસીબે આને પીવી મોડ્યુલની જરૂર છે અને પીવી મોડ્યુલ આઉટપુટ એક્સપોઝરના ક્ષેત્ર પર નિર્ભર છે જેનો અર્થ છે કે જો તમે ખૂબ ઉંચી શક્તિઓ માટે જવા માંગતા હો તો તમારે ખૂબ મોટી સ્થાવર મિલકતની જરૂર પડશે અને પછી મોટા બલ્બ કવર ક્ષેત્ર જેથી તમે તેને તમારા નિયંત્રણમાં ચાલુ અને બંધ કરી શકો ખૂબ મોટી શક્તિઓ માટે આ આવું શક્ય સોલ્યુશન નથી ખૂબ જ ઓછી શક્તિઓ અને નાના પ્રયોગો માટે આ સારું છે પરંતુ એકવાર તમે 1 કિલોવોટ કરતા વધારે શક્તિઓ પર જવાનું શરૂ કરો પછી તમે અન્ય વિદ્યુત ઉકેલો લેશો ચાલો હવે જોઈએ કે આપણે ઇલેક્ટ્રિકલ માધ્યમ દ્વારા પીવી સ્ત્રોતનું અનુકરણ કેવી રીતે કરી શકીએ અમે એક સરળ ડીસી સ્રોત લઈએ છીએ તે પ્રયોગશાળા વીજ પુરવઠો હોઈ શકે છે અથવા તે બેટરી હોઈ શકે છે તો ચાલો આપણે કહીએ કે તમે બેટરી લો છો અને તમે શ્રેણીમાં એક પ્રતિકાર સાથે જોડશો અમે આ બેટરીને Vdc તરીકે નામ આપીશું અને અમે રેઝિસ્ટરનું નામ RS રાખ્યું છે તેથી આ મિશ્રણ Vdc અને RS સાથે મળીને શ્રેણીમાં સરળ પીવી સ્રોત ઇમ્યુલેટર બનાવે છે ટર્મિનલની આજુબાજુ તમને ટર્મિનલ્સ દ્વારા વોલ્ટેજ vT અને કરંટ મળશે જે એક પીવી સ્રોત જેવું લાગશે ચાલો હવે ટર્મિનલની તરફ લોડ રેઝિસ્ટરને કનેક્ટ કરીએ હવે હું આ લોડ રેઝિસ્ટને R0 કહીશ અને અમે લોડ રેઝિસ્ટન્સને વેરિયેબલ રેઝિસ્ટન્સ બનાવીશું જેથી તે 0 થી અનંત અથવા શોર્ટ સર્કિટથી ઓપન સર્કિટમાં બદલાઈ શકે ટર્મિનલ્સની તરફનો વોલ્ટેજ આપણે તેને vT તરીકે અને ત્યાં કરંટ છે જે ટર્મિનલમાંથી પસાર થાય છે કે નહીં અને આપણે એ તરીકે ક કોલ કરીશું ટર્મિનલ કરંટ iT હવે જો આપણે લાક્ષણિકતા IV લાક્ષણિકતાને જોઈએ તો આપણે જોશું કે આ સંયોજનની IV લાક્ષણિકતા પીવી સ્રોત જેવું લાગે છે અને તેથી અમે તેને એક સરળ પીવી સ્રોત ઇમ્યુલેટર તરીકે કહી શકીએ છીએ તો ચાલો હવે આપણે લાક્ષણિકતા દોરીએ હવે એક્સ અક્ષ હું એક્સ અક્ષોને vT તરીકે કોલ કરીશ અને તેઓ અક્ષ માટે મારી પાસે iT હશે હવે હું R0 સેટ કરીશ ને ખૂબ મોટી વેલ્યુ R0 અનંત એટલે કે ઓપન સર્કિટ પર તેથી જેનો અર્થ થાય છે કે ટર્મિનલ iT તે 0 છે ત્યાં વહેતું કોઈ પ્રવાહ નથી જ્યારે હું iT 0 છે હવે હું એકલા એક્સ અક્ષ પરના બિંદુની વાત કરું છું અને vT શું છે જેમ કે ત્યાં કોઈ વહેતું પ્રવાહ નથી ત્યાં RS તરફ કોઈ ડ્રોપ નથી સંપૂર્ણ Vdc બાજુથી ટર્મિનલ્સ આવશે અને તેથી vT એ Vdc હશે તમે આઉટપુટ સર્કિટ ખોલો તો તો હું અહીં એક ઓપરેટિંગ પોઇન્ટ મૂકીશ અને હું તેને Vdc તરીકે બોલાવીશ તેથી મેં આ ઓપરેટીંગ પોઇન્ટને Vdc આ વીજ માર્ક કરી છે અહીં ખાસ વાત એ છે કે R0 અનંત છે તે એક ખુલ્લું સર્કિટ છે આગળ હું શોર્ટ સર્કિટ કરીશ હું R0 ની અન્ય આત્યંતિક તરફ જઈશ હું ટર્મિનલ્સને શોર્ટ સર્કિટ કરીશ જ્યારે તમે ટર્મિનલ્સને શોર્ટ સર્કિટ કરો છો ત્યારે vT 0 થાય છે જેનો અર્થ એ છે કે હું તેઓ અક્ષ ઉપર એક બિંદુની વાત કરું છું તેથી હું ટૂંકા સર્કિટ આ vT 0 બને છે કરંટ કે વહેતા Vdc આર RS છે તેથી હું એક બિંદુ માર્ક કરીશ બીજો ઓપરેટિંગ પોઇન્ટ અને તેનું મૂલ્ય Vdc RS છે અને આ ઓપરેટિંગ પોઇન્ટનું મહત્વનું પાત્ર એ છે કે R0 0 શોર્ટ સર્કિટ છે હવે જેમ તમે ખૂબ જ R0 આ બે ચરમસીમા શોર્ટ સર્કિટથી ઓપન સર્કિટની વચ્ચે તમે રેખીય ફેશનમાં આના જેવા પોઇન્ટ્સની શ્રેણી આવતા જોશો હવે અહીંના મિડવે પોઇન્ટ પર હું માર્ક કરીશ અને હું તેને એક Vm કહીશ અને તે જ રીતે મીડવે પોઇન્ટ Im છે તો હું Im અને Vm હું તેને હું કે Im કહું છું અને Vm કારણ કે રેખીય એક છે મધ્યમાર્ગીય બિંદુએ તમે જોશો કેમાંનું ઉત્પાદન Vm ગુણ્યા Im મહત્તમ હશે તેથી શક્તિ અહીં મહત્તમ હશે ઉત્પાદન અહીં Vm ગુણ્યા Im છે V ગુણ્યા I તે 0 છે કારણ કે વોલ્ટેજ અહીં 0 ભલે કરંટ Vdc ભાગ્યા RS છે અહીં આ ઓપરેટીંગ પોઇન્ટ પર વોલ્ટેજ Vdc છે કરંટ 0 છે તેથી તમને અહીં પીક પાવર ઓપરેટિંગ પોઇન્ટ સાથે ત્રિકોણાકાર પાવર કર્વ પી મળશે તેથી આ ટોચનું પાવર ઓપરેટિંગ બિંદુ હશે ભરણ પરિબળ શું છે ભરણ પરિબળ એ Vm Im આ ક્ષેત્ર છે તમે અહીં આ વિસ્તારમાં કુલ વિસ્તાર દ્વારા વિભાજીત V∞ ગુણ્યા Isc છે તેથી જો તમે જુઓ ભરણ પરિબળ જે Vm બાય Vm બાય Im બરાબર છે Vm શુ છે Vm x અક્ષ ના હાફવે બિંદુ છે Vdc 2 દ્વારા અને Im શું છે હું y અક્ષને જે વીપર હાફવે બિંદુ Vdc દ્વારા 2RS દ્વારા વિભાજિત Vdc માટે V∞ અને VDC બાય RS માટે Isc તેથી જો તમે વર્કઆઉટ કરો છો તો તમારી પાસે 1 બાય 2 અને 1 બાય 2 અહીં આવશે તે 0 25 છે આ પીવી સ્રોત ઇમ્યુલેટરનું ભરણ પરિબળ 0 25 છે તે ખૂબ જ ખરાબ ભરણ પરિબળ છે વ્યાજબી સારી પીવી પેનલ માટે પીવી પેનલ્સના પરિબળો 0 7 થી 0 8 ના ક્રમમાં હોવા જોઈએ જો કે આ પીવી સ્રોત ઇમ્યુલેટર ખૂબ જ સરળ છે અને જ્યારે તમે સ્થિર પીવી સ્રોત પુરવઠો મેળવી શકો ત્યારે તે રાત્રિના સમયે પણ વિચિત્ર સમયે પ્રયોગો કરવાનો હેતુ પૂરો કરશે આ પીવી સ્રોત ઇમ્યુલેટર ખૂબ જ બિનકાર્યક્ષમ છે તે કેમ બિનકાર્યક્ષમ છે જુઓ કે આ iT પ્રવાહ વહેતો હોય છે અને હંમેશા iT સ્ક્વેર ગુણ્યા RS ડ્રોપમાં અને iT સ્ક્વેર ગુણ્યા Rs માં આ પ્રતિકાર શક્તિ નુકશાન તે ખૂબ ગરમ કરશે તેથી તે ખૂબ જ સરળ ઇમ્યુલેટર હોવા છતાં તે બિનકાર્યક્ષમ છે તેથી જો તે ત્યાં ગરમ થાય છે તમારે એવી પદ્ધતિઓ બનાવવી પડશે જ્યાં તમારે તાપમાનને દૂર કરવું પડશે તેથી તમે કેવી રીતે પ્રતિકાર સાથે દબાણ કરવા માટે દબાણપૂર્વક ઠંડક બ્લાઅર ફેન અથવા એવું કંઈક કરી શકો છો તેથી આ પીવી સ્રોત ઇમ્યુલેટર બને છે એક ખૂબ જ સરળ પીવી સ્રોત ઇમ્યુલેટર હવે અમે આ ડીસી સપ્લાય જોઈશું મેં કહ્યું કે વેન બેટરીનો ઉપયોગ કરે છે પરંતુ બેટરીનો ઉપયોગ કરવો અનુકૂળ નથી કારણ કે બેટરી હંમેશા ચાર્જ રાખવી પડે છે અને જ્યારે તે ડિસ્ચાર્જ થાય છે ત્યારે તમારે ચાર્જ રાખવા માટે કોઈ મિકેનિઝમ શોધવી પડશે અથવા બીજું ઉપકરણ મેળવવું પડશે અને પછી નજીવા સ્તરે વોલ્ટેજ રાખો જો કે જો તમને શક્તિ મળે તો મેન્સ અથવા ગ્રીડ જેવા વધુ સ્થિર સપ્લાયથી આ ડીસી પાવર સપ્લાય માટે પાવર ખેંચો તે ખૂબ અનુકૂળ રહેશે તેથી અમે આ Vdc બદલવા માંગીએ છીએ ડીસી જનરેટરના ઇલેક્ટ્રોનિક સંસ્કરણ અથવા સ્રોત દ્વારા સ્રોતને જ્યાં મુખ્યત્વે ગ્રીડ અથવા મુખ્ય સપ્લાયમાંથી પાવર ખેંચવામાં આવે છે તો આપણે આ કેવી રીતે કરીશું ચાલો આ સર્કિટ આ બાજુ બદલીએ હવે આ હું બદલવા માંગું છું તેથી હું તેને દૂર કરીશ અને તેની બદલે Vdc સ્રોતને આપણી પાસે અહીં કેટલાક ઇલેક્ટ્રોનિક સર્કિટ હશે જે તેને લિંક કરશે અમે 230 વોલ્ટની ગ્રીડથી એસી માધ્યમથી પાવર ખેંચવા માંગીએ છીએ તો ચાલો આપણે ટ્રાન્સફોર્મર દોરીએ તે ટ્રાન્સફોર્મર નથી તે ઓટોટ્રાન્સફોર્મર છે તેથી અમે ત્યાં એક ઓટો ટ્રાન્સફોર્મર રાખવા માંગીએ છીએ જેથી તમે ગ્રીડથી ચલ વોલ્ટેજ દોરી શકો અને તે માટે ચાલો પૂર્ણ પુલ રેક્ટિફાયર સર્કિટને ઇન્ટરફેસ કરીએ તેથી આ એક સંપૂર્ણ બ્રિજ રેક્ટિફાયર છે તમે આ સાથે પરિચિત છો અને અમે એક કેપેસિટર ફિલ્ટર મૂકીશું કેપેસિટર ફિલ્ટર આઉટપુટ સાથે પૂર્ણ પુલ સુધારક અને તે આ બિંદુથી કનેક્ટ થઈ જશે અને તે ડીસી સ્રોત બનશે હવે જો જુઓ સિસ્ટમનો ભાગ અહીંથી અહીં છે જેને આપણે પીવી સ્રોત ઇમ્યુલેટર તરીકે ઓળખાવીશું અને આ એક સરળ સર્કિટ છે આ એક ઓટોટ્રાન્સફોર્મર છે જે લેબમાં સરળતાથી ઉપલબ્ધ છે પુલ સુધારક તમને બજારમાં ચાર બ્રિજ મોડ્યુલો ઉપલબ્ધ હશે તમે તેમને કેપેસિટરની આજુબાજુ મૂકીને ખરીદી શકો છો અને પછી તમારી પાસે Vdc છે સિરીઝ રિયોસ્ટેટ મૂકો તમારી પાસે તમારા કુલ પીવી સ્રોત ઇમ્યુલેટર છે તેથી આ તમારી પાસે એક સરસ રસપ્રદ સર્કિટ છે તમે તેનો ઉપયોગ દિવસના કોઈપણ સમયે કરી શકો છો અને તમે અહીં કનેક્ટ કરો છો તે ભાર પીવી સેલના પરીક્ષણ માટે વાપરી શકાય છે તેથી અંતે તમે જે પણ પ્રયોગ કર્યો છે તે છેવટે તમે તેને વાસ્તવિક પીવી સ્રોતથી ચકાસી શકો છો અને જો તે ઇમ્યુલેટર સાથે કાર્ય કરે છે તો સંભવત તે પીવી સ્રોત સાથે કાર્ય કરશે હું તમારા માટે હમણાં વર્ણન કરીશ સ્વીચ મોડ ડીસીડીસી કન્વર્ટર આધારિત પીવી સ્રોત ઇમ્યુલેટર તમે જુઓ છો કે પાછલું સર્કિટ જે સરળ હતું અને સરળતાથી અમલમાં મુકવામાં આવ્યું હતું તેમાં એક મોટી ખામી છે તે તે છે કે તે ખૂબ જ બિનકાર્યક્ષમ હતી શ્રેણી પ્રતિકાર RS માં ઘણું નુકસાન હતું અને એટલું જ નહીં IV લાક્ષણિકતાની ગુણવત્તા પણ નબળી હતી તેમાં માત્ર 0 5 નું ફિલ ફેક્ટર હતું પરંતુ પાછલા સર્કિટનો એક મોટો ફાયદો એ છે કે તે ખૂબ જ સરળ અમલ કરવા માટે સરળ હતું હવે હું તમને ડીસી ડીસી કન્વર્ટરનું સંચાલન સ્વિચડ મોડ ડીસી ડીસી ધરાવતું હોવાના એક બ્લોક યોજનાકીય સ્વરૂપમાં તમને વર્ણવવાનો પ્રયત્ન કન્વર્ટર પીવી સ્રોત ઇમ્યુલેટર તરીકે ઉપયોગમાં લેવાય છે ડીસી ડીસી કન્વર્ટર આઉટપુટકરીશ IV લાક્ષણિકતા જેવું જ પીવી સેલ કે હવે હું આ સ્વીચ મોડ ડીસી કન્વર્ટરનું બ્લોક સ્કીમેટિક દોરું જે હવે પીવી સોર્સ ઇમ્યુલેટર તરીકે વર્તે છે તે કરંટ નિયંત્રિત કન્વર્ટર માનવામાં આવે છે તેથી ટર્મિનલ કરંટ iT નિયંત્રિત થવાનું માનવામાં આવે છે તેથી તેથી હવે હું અહીં મારી સાથે iT સંદર્ભ ટર્મિનલ કરંટ સંદર્ભ અને ટર્મિનલ કરંટ અભિપ્રાય હવે આ બે સરખામણીએ ભૂલ સંકેત તરફ દોરી જાય છે અને આ ભૂલ સિગ્નલ કંટ્રોલર દ્વારા પસાર થાય છે જે પીઆઇ નિયંત્રક અને આઉટપુટ છે પીઆઈ કંટ્રોલરનું પીડબ્લ્યુએમ બ્લોકમાં જાય છે અને આ પીડબ્લ્યુએમ બ્લોક ત્રિકોણ તરંગ સાથે પૂરા પાડવામાં આવે છે અને તેનું આઉટપુટ ડીસી કન્વર્ટર માટે ફરજ ચક્ર ઇનપુટ હશે આની જેમ ડીસી કન્વર્ટર Vdc સાથે પૂરા પાડવામાં આવે છે અને ડીસી કન્વર્ટરનું આઉટપુટ પીવી સ્રોતનું અનુકરણ કરે છે અને તે આ રીતે લોડ R0 જોડાયેલ છે હું iT અહીં સૂચવ્યા મુજબ તે છે જેને આપણે નિયંત્રિત કરવાના છીએ તેથી જેનો અર્થ છે કે મારે સમજવાની જરૂર છે iT અને પછી તે પાછું ખવડાવવું અને તેને નિયંત્રણમાં લેવું જોઈએ તેથી આ બ્લોક ડાયાગ્રામ મુખ્યત્વે જે સૂચવે છે તે તે છે જો હું સંદર્ભ સેટ કરું છું iT સ્ટાર અને અહીંની PI નિયંત્રક પીડબલ્યુએમ ડીસી ડીસી કન્વર્ટર અને તે બધી વસ્તુઓમાંથી પસાર થતી ભૂલ અને આ કરંટ ટર્મિનલ કરંટ અસ્તિત્વ ખવડાવી આ રીતે બેક કામ PI નિયંત્રક ભૂલ 0 જેનો અર્થ છે કે iT બનાવે છે iT તરીકે જ થશે સ્ટાર જેનો અર્થ એ iT કશું છે પરંતુ ટર્મિનલ કરંટ ભાર જે ચાલશે વહેતા iT જેવું સ્ટાર જ બને છે હવે તે કરંટ નિયંત્રિત ડીસી ડીસી કન્વર્ટર છે હવે આ મૂળભૂત ટોપોલોજી એ છે કે આપણે પીવી સ્રોત ઇમ્યુલેટર બનાવવા માટે શું વાપરીશું હવે ડીસી ડીસી કન્વર્ટર સ્વિચ થઈ રહ્યું છે તે ખૂબ જ ઉચ્ચ કાર્યક્ષમતા કન્વર્ટર છે અને તેથી આપણે અગાઉના કિસ્સામાં અથવા અગાઉના મોડેલમાં જોયું તેમ નુકસાન નહીં થાય ચાલો આને vT જેમ આઉટપુટ વોલ્ટેજને ચિહ્નિત કરું છું અને ચાલો હું વિ વર્સસ વી પણ દોરે vT વિરુદ્ધ iT લાક્ષણિકતાઓને હવે આપણે કહીએ કે આ આઉટપુટ લાક્ષણિકતા છે જેની આપણે આ ટર્મિનલ પર અપેક્ષા રાખીએ છીએ વાસ્તવિક લાક્ષણિકતા કે જે આપણે જોશું તે ટર્મિનલની અપેક્ષા રાખીએ છીએ અને આ એક લોડ R0 છે અને તેથી લોડ લાઇન R0 એક લાઈનઅહીં બતાવ્યા પ્રમાણે ઓપરેટિંગ પોઇન્ટ સાથે આની જેમ છે તેથી તે ઓપરેટિંગ બિંદુએ આપણે ઓપરેટિંગ વોલ્ટેજ vT અને iT તો આ vT વાસ્તવિક મૂલ્ય છે જે તમે અહીં જુઓ છો અને iT જે આમાંથી વહે છે ચાલો હવે vT અર્થ કરીએ અને તે vT નો ઉપયોગ નો iT સંદર્ભ આપવા માટે કરીએ તો આપણે vT લુકઅપ ટેબલ રાખ્યું છે વર્સસ iT અને આ લુક અપ ટેબલ તે છે જેનો ઉપયોગ આપણે iT માટે સંદર્ભ જનરેટ કરવા માટે કરીશું તેથી તમે જુઓ છો કે લુકઅપ ટેબલમાં vT ઇનપુટ તરીકે પ્રદાન કરવામાં આવ્યું છે તે સ્વતંત્ર અક્ષને અને યોગ્ય રીતે તપાસશે કારણ કે કરંટ iT આપવામાં આવશે તેથી આ iT આપવામાં આવે છે અને સંદર્ભ આપવામાં આવે છે તેથી આ રીતે iT માટેની સેટિંગ સંદર્ભો થઈ હવે કલ્પના કરો કે R0 બદલાઈ ગયો છે R0 વધ્યો છે તેથી R0 વધારવાનો અર્થ છે કે લીલી માં બતાવ્યા પ્રમાણે લોડ લાઇન આની જેમ આવે છે હવે ક્ષણ R0 ના iT માં વધારો થયો કે જે R0 છેજેથી તમે કે vT જોશે ઊંચી કિંમત હશે vT આ જેવી છે હવે તે vT છે અને iT જેમ ખરેખર અપેક્ષા છે તે આડી છે તેથી આ અપેક્ષિત iT હોવાનું માનવામાં આવે છે પરંતુ હમણાં iT અહીં છે R0 બદલાઈ ગયું છે vT આ બની ગયું છે હવે આપણે એ જોવાનો પ્રયાસ કરવો જોઈએ કે કંટ્રોલર iT પાછું અહીં લાવશે હવે ચાલો જોઈએ કે આ vT વધ્યો છે અને તે અહીં આપવામાં આવ્યું છે અને જેનો અર્થ છે કે તે લુકઅપ ટેબલ તરફ જોવાની કોશિશ કરશે અને જુઓ કે vT ત્યાં પડે છે અને તે vT પર અને કચરો કોષ્ટકની IV લાક્ષણિકતાને કાપે છે તમને vT ના નવા કિંમત મળશે અને iT આ કિંમત અહીં એક સંદર્ભ તરીકે સેટ કરવામાં આવશે હવે આ એક નાનું છે iT નીચું મૂલ્ય છે અને તેથી આ iT આને મેચ કરવાનો પ્રયાસ કરશે અને તેથી આ લોડ iT નવા સંદર્ભ સાથે મેળ પ્રયત્ન કરશે અને તેથી આ બિંદુએ આવીને સમાધાન કરશે તેથી આ રીતે R0 ના કોઈપણ મૂલ્ય માટે આ કન્વર્ટર iT ટ્રેક કરશે અને તે રીતે તમે IV લાક્ષણિકતા અને IV લાક્ષણિકતા આપી શકશો કેમ કે આપણે આ લુકઅપ ટેબલમાં લોડ કર્યું છે તેથી આ લુકઅપ ટેબલ નિર્ણાયક છે લાક્ષણિકતા કે જે તમે લુકઅપ ટેબલમાં લોડ કરો છો તે તે છે જે ખરેખર અહીં પ્રતિબિંબિત કરશે તેથી તમે આસપાસ લૂકઅપ કોષ્ટક સાથે સૂર્ય કિરણની અસરની દ્રષ્ટિએ voc ભરણ પરિબળો શરતો અને તે બધી વસ્તુઓ છે અને ખરેખર ઉચ્ચ શક્તિ સ્તરે નીપજ પર પ્રતિકૃતિ વિચાર અને આ તમે કોઇ માટે તે ડિઝાઇન કરી શકો છો તમે ઇચ્છો તે પાવર લેવલ છે